હાય અને આ વિડિઓઝની શ્રેણીમાં ફરીથી તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું બાયોલોજીની સૌથી રસપ્રદ સમસ્યા વિશે અને તે છે કે કેવી રીતે આપણા રોજબરોજના જીવનમાં અને આપણા શરીરના દરેક કોષમાં ડીએનએમાં સંગ્રહિત જે પણ માહિતી સંગ્રહિત કરવામાં આવે છે તેને વાંચીને તેનું અર્થઘટન કરવામાં આવે છે હવે આ ડિકોડિંગ મિકેનિઝમ તે છે જે હું આજે અને મારી આગામી વિડિઓમાં આવરી લેવા જઇ રહ્યો છું અને આ વિષયની કાલ્પનિક સમજ ખાતર હું ઘણી બધી વિગતો છોડીશ હું પ્રેક્ષકોને યાંત્રિક નિતી કઠોરતા અને યાંત્રિક વિગતોથી વધુ પડતી પરેશાન કરવા માંગતો નથી તેથી અમે તેને ખૂબ જ સુપરફિસિયલ સ્તરે સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ પરંતુ DNA માહિતીને કેવી રીતે વાંચવામાં આવે છે ડીકોડ કરવામાં આવે છે અને તેનું અર્થઘટન કરવામાં આવે છે અને પછી તે શું તરફ દોરી જાય છે તે ખ્યાલને સમજવો મહત્વપૂર્ણ છે તે દેખીતી રીતે જ આપણા કોષના કાર્યરત ઘોડાઓની રચના તરફ દોરી જાય છે જે પ્રોટીન સિવાય બીજું કશું જ નથી હવે પ્રોટીન તેમાંથી એક છે ત્યાં ઘણા અન્ય લોકો છે પરંતુ આપણે આ ખાસ વિડિઓમાં પ્રોટીનને વળગી રહીશું તેથી હું ઇચ્છું છું કે તમે કલ્પના કરવાનું શરૂ કરો કે DNA જે આપણા ન્યુક્લિયસ માં પેક કરવામાં આવ્યું છે તે આપણા વિશાળ સૂચના મેન્યુઅલ જેવું છે અને આ સૂચના મેન્યુઅલમાં જ બધી માહિતી એક પ્રકારની સૂચિબદ્ધ અને રાખવામાં આવી છે અને પછી ત્યાં એક મિકેનિઝમ હોવું જોઈએ જેને જરૂર પડે ત્યારે સંબંધિત સૂચનાઓ પસંદ કરવા તેને વાંચવાની અને પછી તેને ઉત્પાદનમાં રૂપાંતરિત કરવાની જરૂર છે તેથી આપણે જીવવિજ્ઞાનના કેન્દ્રીય સિદ્ધાંત તરીકે ઓળખાતા સિદ્ધાંતથી પ્રારંભ કરીશું હવે કેન્દ્રીય માન્યતા તે જે કહે છે તે એ છે કે આપણી મોટાભાગની માહિતી DNAમાં સંગ્રહિત છે જે આપણી આનુવંશિક સામગ્રી છે અને પછી આ એવું છે જે મેં કહ્યું તે તમારી સૂચના માર્ગદર્શિકા છે હવે આ સૂચનાઓ જે ડીએનએમાં સંગ્રહિત છે તે પછી RNAમાં નકલ કરવામાં આવે છે તમે જાણો છો કલ્પના કરો કે આ રીતે તમારી પાસે એક સૂચના મેન્યુઅલ છે જેમાં શ્રેણીબદ્ધ વાનગીઓ છે અને તમારે તૈયાર કરવા માટે એક વિશિષ્ટ રેસીપી પસંદ કરવાની જરૂર છે ચાલો આપણે કહીએ કે પ્રોટીન હવે સૂચના મેન્યુઅલમાંથી રેસીપીની નકલ કરવાની આ પ્રક્રિયા ચાલો આપણે ક્યુ કાર્ડ્સમાં કહીએ તેથી આ આરએનએ તમારા ક્યુ કાર્ડ જેવું છે જેમાં તમે કોઈ ચોક્કસ પ્રોટીનના સંશ્લેષણ માટેની રેસીપીની નોંધ લેવા જઈ રહ્યા છો તો તે DNA થી RNA છે અને તે પછી RNAએ પાસે બધી માહિતી હોય છે જે તે આ માહિતીને ન્યુક્લિયસથી સાયટોપ્લાસમ સુધી લઈ જાય છે જે યુકેરીયોટ્સ ના કિસ્સામાં થાય છે આપણે એ પણ જોઈશું કે તે થોડા સમયમાં પ્રોકેરીયોટ્સ માં કેવી રીતે થાય છે તેથી આ ક્યૂ કાર્ડ પછી શેફ દ્વારા વાંચવામાં આવે છે અને પછી તે આ પ્રોટીન બનાવવા માટે જરૂરી તમામ જરૂરી ઘટકો લાવશે હવે આ પ્રોટીન અંતિમ ઉત્પાદન છે હવે આ પ્રક્રિયા પગલું 1 જેમાં સૂચનાઓ વાંચવામાં આવે છે અને ન્યુક્લિયસમાંથી સાઇટોપ્લાઝમમાં એક વિશિષ્ટ પ્રકારના આરએનએ દ્વારા સંચાર કરવામાં આવે છે જેને આપણે mRNA કહીએ છીએ આરએનએની અન્ય પ્રજાતિઓ પણ છે પરંતુ DNAમાંથી RNAમાં આ રૂપાંતર એક પ્રક્રિયા છે જેને ટ્રાન્સક્રિપ્શન કહેવામાં આવે છે અને પછી આરએનએમાં હાજર તમામ માહિતીને પછી ડીકોડ કરવામાં આવે છે તેને સમજવામાં આવે છે અને તે મુજબ ઘટકોને સંપૂર્ણ પ્રોટીનની રચના માટે લાવવામાં આવે છે ડિકોડિંગની તે પ્રક્રિયા અને પ્રોટીનની વાસ્તવિક રચના તે જ છે જેને તમે અનુવાદ કહો છો હવે આજના વીડિયોમાં અમે ટ્રાન્સક્રિપ્શનની વાત કરવા જઈ રહ્યા છીએ હું આગામી વીડિયોમાં અનુવાદની વિગતો પર આવીશ તો પ્રોટીનની રચના માટેના ઘટકો કયા છે ઠીક છે તમારે ચોક્કસપણે સંદેશવાહક આરએનએની જરૂર છે તમારે જરૂરી છે કે સેફ આ બધા ઘટકોને એક સાથે મૂકવા જઈ રહ્યા છે અને સેફ એ બીજું કશું જ નથી પરંતુ રિબોસોમ્સ છે જે સાયટોપ્લાઝમમાં હાજર છે ત્યાં રીબોસોમ્સ પણ છે જે યુકેરીયોટિક કોષોમાં એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ પર હાજર હોય છે જે પ્રોટીનના સંશ્લેષણ માટેનું સ્થળ પણ છે તેથી તમારે એમઆરએનએની જરૂર છે તમારે રિબોસોમ્સની જરૂર છે જે સેફ છે અને આ સેફઓ એમઆરએનએમાંની માહિતી વાંચશે અને અન્ય ઘટકો લાવશે જે એમિનો એસિડ છે એમિનો એસિડ્સ પ્રોટીનના બિલ્ડિંગ બ્લોક્સ છે જેમ કે તમે તમારા બાયોમોલેક્યુલ્સ વર્ગમાં વાંચ્યું હશે અને આ એમિનો એસિડ્સ સેફ પાસે લાવવામાં આવે છે તેમને આરએનએના બીજા વર્ગ દ્વારા સેફ પાસે લઈ જવામાં આવે છે જેને ટીઆરએનએ કહેવામાં આવે છે હવે આપણે આ બધું ટ્રાન્સલેશનલ વિડિઓમાં જોઈએ છીએ આ વિડિઓ માટે અમે ટ્રાન્સક્રિપ્શનને વળગી રહીશું તેથી ટ્રાન્સક્રિપ્શનમાં શું થઈ રહ્યું છે તે એ છે કે ડીએનએમાં હાજર માહિતીને આરએનએ અણુ પર વાંચવામાં આવે છે અને તેની નકલ કરવામાં આવે છે અને પછી આરએનએ અણુ ન્યુક્લિયસમાંથી બહાર સાઇટોપ્લાઝમમાં જાય છે તો તે કેવી રીતે છે કે ડીએનએમાં તે ક્યાં છે કે માહિતી સંગ્રહિત થાય છે હવે ચાલો આપણે ધારી લઈએ કે આ તમારો લાંબો રેખીય ગૂંચવાયેલો ન હોય તેવો DNA અણુ છે હવે ખેંચાણમાં રહેલા ડીએનએ પરમાણુમાં ચોક્કસ સેગમેન્ટ્સ હશે જે આ માહિતીનું વહન કરશે અથવા સરળ શબ્દોમાં કહીએ તો આ ચોક્કસ ફાઇલો અથવા ફોલ્ડર્સ જેવા છે જેમાં માહિતી રાખવામાં આવી છે દરેક એકમ જે કોઈ ચોક્કસ લક્ષણ માટે કોડ કરે છે ચાલો આપણે કહીએ કે અહીંથી અહીં સુધીના આ સમગ્ર સમૂહમાં ન્યુક્લિઓટાઇડ્સનો એક ભાગ છે જે માહિતીનું કોડિંગ કરે છે ચાલો આપણે કહીએ કે પ્રોટીનના સંશ્લેષણ માટે પ્રોટીન 1 જેથી માહિતીને ડીએનએના એક ભાગમાં કોડ કરવામાં આવે છે તેથી ડીએનએનો દરેક ભાગ જે ચોક્કસ લક્ષણ માટે કોડ કરે છે આ કિસ્સામાં આપણે પ્રોટીન વિશે વાત કરી રહ્યા છીએ તમારી પાસે એવા લક્ષણો પણ હોઈ શકે છે જે tRNA માટે જ કોડિંગ કરે છે તેથી ડીએનએના આ વિભાગો કે જે વિશિષ્ટ લક્ષણો અને લક્ષણો માટે કોડિંગ કરે છે તે વારસાગત હોવા જોઈએ તેમને પસાર કરવું પડશે તેઓએ એક પેઢીથી બીજી પેઢીમાં પસાર થવું પડશે આ મૂળભૂત એકમ જે અમુક માહિતી વહન કરે છે તે જ તમે જેને જનીન કહો છો અને દરેક જનીનનો એક વિભાગ હોય છે જે નક્કી કરે છે કે તમારે ક્યાંથી કોડ વાંચવાનું શરૂ કરવાની જરૂર છે જ્યાંથી તમારે કોડની નકલ શરૂ કરવાની જરૂર છે તેથી જો હું તમને સૂચના મેન્યુઅલ આપું અને હું તમને કહું કે શરૂઆતના પૃષ્ઠથી નકલ કરવાનું શરૂ કરો તો તમારે તેની નકલ ક્યાંથી શરૂ કરવી તે જાણવું જરૂરી છે જેથી તે જ્યાંથી જનીનને સૂચના આપે છે કે અહીંથી જનીનની નકલ કરી શકાય છે તે ભાગને પ્રમોટર તરીકે ઓળખવામાં આવે છે એ જ રીતે જનીનનો અંત આવશે કોઈ ચોક્કસ રેસીપી માટેનો કોડ સંદેશ ચોક્કસ બિંદુએ સમાપ્ત થશે અને તે અંતિમ બિંદુ જ્યાં તે સમાપ્ત થાય છે તેને ટર્મિનેટર તરીકે ઓળખવામાં આવે છે તેથી ટ્રાન્સક્રિપ્શન સમયે ડીએનએ ઢીલા હોય છે અને તે છૂટક ક્રોમેટિન હોય છે તેમના પ્રમોટર હાજર હોય છે અને આપણે કહીએ કે આ જનીનને પસાર થવું પડે છે અને તેને આરએનએમાં કોપી કરવું પડે છે આરએનએ દ્વારા વાંચવામાં આવે છે તેથી અહીં જે સ્ક્રિપ્ટ લખવામાં આવી છે તે આરએનએ મોલેક્યુલમાં ફરીથી લખવામાં આવશે હવે યાદ રાખો ડીએનએથી વિપરીત આરએનએ સિંગલ ફસાયેલા છે પરંતુ ડીએનએની જેમ જ આરએનએ ડીએનએ સાથે પૂરકતા દર્શાવે છે તો ચાલો જોઈએ જો તમારી પાસે આ ડીએનએ હોય તો ઠીક છે આ ડીએનએને પહેલા અનકોઇલ કરવું પડે છે જનીનના આ સેગમેન્ટને અનકોઇલ કરવું પડે છે હાઇડ્રોજન બંધને અલગ કરવા માટે તોડવું પડે છે અને આ તે સ્થાન છે જ્યાં જનીનને વાંચવું પડે છે હવે આ અવિસ્મરણ થવું જ જોઈએ વાંચન તો થવું જ જોઈએ અને આ બધું યાદ રાખો કે ડી ની નકલમાં હેલિકેસ દ્વારા અનકોઈલિંગ થતું હતું અને પછી પૂરકતાના આધારે ડીએનએ પોલિમરેઝ નામના એન્ઝાઇમ દ્વારા ન્યુક્લિઓટાઇડ્સ ઉમેરવામાં આવતા હતા હવે તે પૂરકતા શું છે મેં અગાઉ જણાવ્યું તેમ ડીએનએમાં એડેનીન હંમેશા થાઇમાઇન સાથે બેઝ જોડી બનાવે છે અને સાઇટોસિન હંમેશા ગુઆનાઇન સાથે બેઝ જોડી બનાવે છે હવે આરએનએના કિસ્સામાં જ્યાં પણ એડેનીન હોય છે ત્યાં થાઇમાઇન નથી તેથી આરએનએના કિસ્સામાં થાઇમાઇનને બદલે તમને યુરાસિલ દેખાશે અને પછી ફરીથી સાઇટોસીન માટે ડીએનએમાં જોવા મળે છે તેમ તમારી પાસે હંમેશાં ગુઆનિન હશે તેથી આ નિયમ છે જેનું પાલન કરવું પડે છે પરંતુ તેનો બાકીનો ભાગ સમાન છે તે હજી પણ પૂરકતા છે હાઇડ્રોજન બંધને બે તંતુઓને અલગ કરવા માટે તોડવું પડે છે અને પછી જે કંઈ પણ માહિતી હોય તે આપણે કહીએ કે અહીં અનુક્રમનો એક સમૂહ છે તેની પાસે એ છે તેની પાસે T a C a G a G ફરીથી અને C છે પરની બીજી બહેન સ્ટ્રાન્ડ દેખીતી રીતે જ અહીં T a A a G હશે અહીં તેમાં સી હશે કારણ કે સી સાથે જીની જોડી છે અહીં ફરીથી સી સાથે જીની જોડી છે અને અહીં તમારી પાસે જી છે અને ચાલો આપણે જોઈએ ચાલો આપણે તેને થોડી દિશા આપીએ ચાલો આપણે કહીએ કે આ સ્ટ્રાન્ડ 5 અવિભાજ્ય છે આ એક જે અહીંથી બધી રીતે જઈ રહ્યો છે આ સ્ટ્રાન્ડ 5 અવિભાજ્યથી 3 અવિભાજ્ય છે પછી દેખીતી રીતે જ બીજો સ્ટ્રેન્ડ એન્ટિ પેરેલલ હશે તેથી આ 5 પ્રાઇમ હશે અને તે 3 પ્રાઇમ જશે હવે જે પણ એન્ઝાઇમ તેને વાંચવા જઈ રહ્યું છે તેથી એન્ઝાઇમ એ પેન જેવું છે જે તેની નકલ કરીને તેને લખવાનું છે હવે જ્યારે ટ્રાન્સક્રિપ્શનના કિસ્સામાં એન્ઝાઇમ સમાન છે પરંતુ બરાબર સમાન નથી સમાન છે તેને RNA પોલિમરેઝ તરીકે ઓળખવામાં આવે છે હવે ડીએનએ પોલિમરેઝની જેમ તેને વાંચવા માટે ટેમ્પલેટની જરૂર પડે છે પ્રથમ વસ્તુ બીજી વસ્તુ ડીએનએ પોલિમરેઝની જેમ તે રાઇબોન્યુક્લિઓટાઇડ્સ ઉમેરવાનું ચાલુ રાખશે હવે આ ડીઓક્સિરીબોન્યુક્લિઓટાઇડ્સ નથી અહીં તમે રિબોનક્લિઓટાઇડ્સ લાવી રહ્યા છો તે રાઇબોનક્લિઓટાઇડ્સનું વાંચન કરશે અથવા તે 5 પ્રાઇમથી 3 પ્રાઇમ દિશામાં આરએનએની ચેઇનને પોલિમરાઇઝ કરશે અને મેં સમજાવ્યું હતું કે ફોસ્ફોડિસ્ટર બોન્ડની રચનાને કારણે તે ૫ પ્રાઇમથી ૩ પ્રાઇમમાં કેમ થાય છે અને એકમાત્ર તફાવત અથવા કહો કે ડીએનએ પોલિમરેઝથી આરએનએ પોલિમરેઝમાં જે મુખ્ય તફાવત છે તેમાંનો એક એ છે કે ડીએનએ પોલિમરેઝમાં પ્રાઇમર હોવું જરૂરી હતું તેનો પાયો હોવો જરૂરી હતો જેના પર તેણે પછી ડીઓક્સિન્યુક્લિઓટાઇડ્સ ઉમેરવાનું ચાલુ રાખવું પડ્યું હતું આરએનએ પોલિમરેસિસના કિસ્સામાં તેની જરૂર નથી તે અર્થમાં આરએનએ પોલિમરેઝ એક સ્માર્ટ એન્ઝાઇમ છે તેથી હવે તે આરએનએ પોલિમરેઝ છે જે ડીએનએથી એમઆરએનએમાં આ રૂપાંતર કરશે હવે આરએનએ પોલિમરેઝ ક્યાં જોડાય છે આરએનએ પોલિમરેઝ વાસ્તવમાં આ પ્રદેશ તરફ જાય છે અને તેને જોડે છે જેને પ્રમોટર તરીકે ઓળખવામાં આવે છે અને પ્રોટીનનો એક આખો સમૂહ છે જે આ આરએનએ પોલિમરેઝને ખરેખર પ્રમોટર સાથે જોડાવા દે છે તેને ટ્રાન્સક્રિપ્શન ફેક્ટર્સ કહેવામાં આવે છે હવે મૂંઝવણ ટાળવા માટે હું વિવિધ પ્રકારના ટ્રાન્સક્રિપ્શન પરિબળોની વિગતોમાં નથી આવી રહ્યો તે પ્રોકેરિઓટ્સ કરતા યુકેરીયોટ્સમાં વધુ જટિલ છે પરંતુ ફક્ત થોડા સમય માટે યાદ રાખો કે તે આ ટ્રાન્સક્રિપ્શન પરિબળો છે જે આરએનએ પોલિમરેઝને પ્રમોટર પર જવા અને પછી બેસવામાં મદદ કરે છે એકવાર તે પ્રમોટર પર બેસે છે તેથી ચાલો આપણે કહીએ કે આ પ્રમોટર ક્ષેત્ર હતું બરાબર આરએનએ પોલિમરેઝ તેના પર બેસે છે અને પછી તે તે દિશામાં આગળ વધવાનું શરૂ કરે છે અને જેમ જેમ તે આગળ વધે છે તેમ તેમ તે આ મધ્યવર્તી હાઇડ્રોજન બંધને તોડવાનું શરૂ કરે છે આ 2 સેરને અલગ કરવાનું કારણ બને છે અને પછી આ સ્ટ્રાન્ડ ટેમ્પલેટ સ્ટ્રાન્ડ બની જાય છે કારણ કે આ સ્ટ્રાન્ડ ત્યાંથી ચાલી રહ્યો છે હું કહીશ કે આ ખાસ સ્ટ્રાન્ડ જે અહીંથી અહીં જઈ રહ્યો છે અને પછી ખુલી રહ્યો છે તે 3 પ્રાઇમથી 5 પ્રાઇમ છેડે દોડી રહ્યો છે પરંતુ આરએનએ પોલિમરેઝ સ્ટ્રાન્ડ એન્ટિપેરેલ હોવું જોઈએ અને તે પૂરક હોવું જોઈએ તેથી આરએનએ પોલિમરેઝ પછી આને વાંચવાનું શરૂ કરશે તેથી આ સ્ટ્રાન્ડ વાંચવાનું શરૂ કરશે તેથી આ અલગ થઈ ગયું છે અને જ્યાં પણ તે ટીનો સામનો કરે છે અહીં આપણે એ રિબોન્યુક્લિઓટાઇડ મૂકીશું અહીં એક એ છે પરંતુ તેમાં થાઇમાઇન નથી તેથી તે યુરાસિલની રચના કરશે પછી તે સાઇટોસિન એક ગુઆનિન સાઇટોસિન બનાવશે અને અહીં ગુઆનિન હોવાથી તે ફરીથી સાઇટોસિન બનાવશે અને પછી આ સંશ્લેષણ ૫ અવિભાજ્યથી ૩ મુખ્ય દિશામાં થઈ રહ્યું છે અને આ આરએનએ પછી બહાર આવે છે અને તે બહાર નીકળી જાય છે અને આરએનએ પોલિમરેઝ જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ તે તેને વધુ ખોલે છે આ સ્ટ્રાન્ડ વાંચે છે તેની 5 પ્રાઇમથી 3 પ્રાઇમ દિશામાં રિબોન્યુક્લિઓટાઇડ્સ ઉમેરવાનું ચાલુ રાખે છે અને બીજા છેડે એમઆરએનએ મોલેક્યુલ બહાર આવી રહ્યું છે તેથી ટ્રાન્સક્રિપ્શનના અંત સુધીમાં શું થયું છે તેથી તમારી પાસે આ ડીએનએ હતું અને પછી તમારી પાસે પ્રમોટર હતા જેમાં આરએનએ પોલિમરેઝ બંધાયેલું છે તે દિશામાં આગળ વધવાનું શરૂ કરે છે અને પછી તે નકલ કરવાનું શરૂ કરે છે અને તમને એમઆરએનએ મોલેક્યુલ આપવાનું શરૂ કરે છે જે ટેમ્પલેટ સ્ટ્રાન્ડ માટે ચોક્કસ પ્રશંસાત્મક છે અને તે ૫ પ્રાઇમ એન્ડથી ૩ પ્રાઇમ એન્ડ સુધી થાય છે તો હવે તમારી પાસે એમઆરએનએ મોલેક્યુલ તૈયાર છે અને યુકેરીયોટ્સના કિસ્સામાં એમઆરએનએ મોલેક્યુલ વધુ પ્રક્રિયામાંથી પસાર થાય છે કારણ કે યાદ રાખો કે યુકેરીયોટ્સના કિસ્સામાં એમઆરએનએ એ લાંબી મુસાફરી કરવી પડે છે તેને ન્યુક્લિયસમાંથી બહાર આવવું પડે છે અને પછી રિબોઝોમ પર ડોક કરવું પડે છે અને પછી સેફનો સંપર્ક કરવો પડે છે તેથી તેણે મુસાફરી કરવી પડશે તેથી યુકેરીયોટ્સના કિસ્સામાં કેટલાક વધારાના ફેરફારો દ્વારા રક્ષણ પૂરું પાડવામાં આવે છે જેમાં ફરીથી એમઆરએનએ તેના 5 મુખ્ય છેડા પર કેટલાક વધારાના ન્યુક્લિઓટાઇડ્સ ઉમેરવામાં આવશે અને આ અને થોડા ફોસ્ફેટ્સ અને તેને 5 પ્રાઇમ કેપ તરીકે ઓળખવામાં આવે છે એ જ રીતે યુકેરીયોટ્સના કિસ્સામાં એમઆરએનએના 3 મુખ્ય છેડામાં થોડા એડેનાઇનનો વિસ્તાર હશે આ એડેનાઇન પૂંછડી જેવું છે અને તેને પોલી એ પૂંછડી તરીકે પણ ઓળખવામાં આવે છે તેથી જે બન્યું છે તે પ્રોકેરીયોટ્સથી વિપરીત છે પ્રોકેરીયોટ્સના કિસ્સામાં ટ્રાન્સક્રિપ્શન અહીં અટકી જાય છે પરંતુ યુકેરીયોટ્સના કિસ્સામાં આરએનએ પર વધુ પ્રક્રિયા કરવામાં આવે છે કારણ કે તેને ન્યુક્લિયસની બહાર મુસાફરી કરવી પડે છે અને એન્ડોપ્લાઝ્મિક રેટિક્યુલમ અથવા સાયટોપ્લાસમમાં રિબોસોમ્સ સુધી પહોંચવું પડે છે તેથી તેમાં 5 પ્રાઇમ કેપ હોય છે અને અંતે તેને પોલી એ ટેલ હોય છે હવે આ પ્રક્રિયા તેથી તમે હજી પણ યુકેરીયોટ્સના કિસ્સામાં આને એમઆરએનએ તરીકે ઓળખાવતા નથી આ પ્રક્રિયાને આરએનએ પ્રોસેસિંગ કહેવામાં આવે છે તેમાંના કેટલાક આને પોસ્ટ પોસ્ટ એટલે કે પછી પોસ્ટ ટ્રાન્સક્રિપ્શનલ ફેરફારો તરીકે પણ ઓળખશે તેથી યુકેરીયોટ્સના કિસ્સામાં પણ આવું થાય છે તો હવે તમારી પાસે છે જે કંઈ પણ લખાયું હોય સૂચના પુસ્તિકામાં જે સૂચનાઓ લખેલી છે તે તમારું ડી કરવામાં આવી છે સ્ક્રિપ્ટને એમઆરએનએ મોલેક્યુલમાં કોપી કરવામાં આવી છે મોલેક્યુલને યોગ્ય રીતે પ્રક્રિયા કરવામાં આવી છે જેથી તેને રિબોઝોમમાં લઈ જઈ શકાય જ્યાં અનુવાદની વાસ્તવિક પ્રક્રિયા થશે અને હું અનુવાદની તે પ્રક્રિયાને અલગથી એક અલગ વિડિયોમાં આવરી લઈશ પરંતુ હું બીજી 2 મહત્વપૂર્ણ બાબતોને આવરી લેવા માંગુ છું યુકેરીયોટ્સના કિસ્સામાં આપણે જે નિરીક્ષણ કર્યું છે તે એ છે કે જે જનીન કોઈ ચોક્કસ પાત્ર માટે કોડિંગ કરે છે તે સાતત્યમાં નથી શું થાય છે તે એ છે કે જનીનને ચોક્કસ સેગમેન્ટ્સ હશે તો ચાલો આપણે કહીએ કે આ આખી વસ્તુ એક જનીન છે હવે આ જનીનમાં એવા પ્રદેશો હશે જે ખરેખર પ્રોટીન માટે કોડ કરે છે તેથી તેમને એક્ઝોન્સ કહેવામાં આવે છે ભાગોને વ્યક્ત કરવા માટે ઇ જે ભાગો પ્રોટીનમાં વ્યક્ત થાય છે તેથી તેમાં એક્ઝન હશે ચાલો આપણે કહીએ કે આ એક્ઝન 1 છે અને પછી તેની વચ્ચે એક પ્રદેશ છે જે કોઈ પણ વસ્તુ માટે કોડ કરતો નથી તે છે તેથી આ પ્રદેશો કે જે કોઈ પણ વસ્તુ માટે કોડ કરતા નથી તેમને ઇન્ટ્રોન કહેવામાં આવે છે અને પછી તમારી પાસે ફરીથી આગામી એક્ઝન આવશે ચાલો આપણે કહીએ કે આ એક્ઝન 2 છે તેથી જ્યારે જે આરએનએની નકલ કરવામાં આવી રહી છે તે રચાય છે ત્યારે તમારી પાસે આરએનએ હશે જેમાં 5 પ્રાઇમ કેપ હશે તેમાં એક્ઝન ૧ હશે અને તે પછી તેની વચ્ચે ઇન્ટ્રોન હશે અને પછી તેમાં આગામી એક્ઝન આવશે જે એક્ઝન 2 છે અને પછી તમને 3 પ્રાઇમ છેડે પોલી એ પૂંછડી હોય છે હવે આ વાંચી શકાતું નથી મારો કહેવાનો અર્થ છે કે જો આ વાંચવામાં આવે તો રેસીપીમાં ગડબડ થઈ જશે રેસિપીમાં આ ઇન્ટ્રોન હોવું પોષાય તેમ નથી સેફ પાસે આ ઇન્ટ્રોન ન હોઈ શકે તેથી એક પ્રક્રિયા છે જેમાં સંપાદન થાય છે તે લગભગ એવું જ છે કે તમે કોઈ વિડિઓ ફિલ્મ બનાવો છો અને પછી તમે તેને કાપી નાખો છો જ્યાં પણ તમે ખુશ નથી હોતા ત્યાં તમે ચપળ સંપાદન કરો છો જેથી અંતિમ વિડિઓ એકદમ ચપળ અને સતત દેખાય એ જ રીતે આ આરએનએ તે હજી પણ પ્રી આરએનએ છે બરાબર જે થાય છે તે એ છે કે તમારી પાસે મશીનરી છે જે કાતર જેવી છે હવે આ કાતરને સ્પ્લિસોસોમ કહેવામાં આવે છે હવે તેની વિગતોમાં ન જાઓ તેઓ શું કરે છે તે એ છે કે તેઓ આ ઇન્ટ્રોઝ એક્ઝોનને એક સાથે લાવે છે અને કેવા પ્રકારનો લૂપ બહાર કાઢે છે અને તેઓ તેને કાપી નાખે છે તો તમારી પાસે અહીં કાતર કાપતી કાતર હશે તમારી પાસે એક કાતર હશે જે તેને અહીં કાપી નાખશે તમે તેને કાપો છો અને તમે ઇન્ટ્રોનને દૂર કરો છો અને પછી તમને એક્ઝન 1 એક્ઝન 2 5 પ્રાઇમ કેપ અને 3 પ્રાઇમ પોલિ એ ટેલ સાથે સતત એમઆરએનએ મળે છે તેથી યુકેરીયોટ્સના કિસ્સામાં આવું થાય છે તેથી આ થોડી વિગતો હતી જે કહેવાની જરૂર હતી કારણ કે મેં તમને કહ્યું હતું યાદ રાખો કે ડી પ્રોકેરીયોટ્સ અને તેના ભાગ કરતાં યુકેરીયોટ્સના કિસ્સામાં થોડું વધુ જટિલ છે તેનું એક ઉદાહરણ આ પ્રક્રિયા છે જે માહિતીની પ્રક્રિયા માટે જરૂરી છે હવે ફરીથી હું કેન્દ્રીય માન્યતા પર પાછા જવા માંગુ છું તેથી કેન્દ્રીય માન્યતા એ મુખ્ય વિષય છે તેમાં અપવાદો છે પરંતુ મોટા ભાગે સરળતા ખાતર માહિતી ડીએનએમાંથી આરએનએ તરફ વહે છે જેને તમે ટ્રાન્સક્રિપ્શન કહો છો પછી આર માંથી પ્રોટીનમાં જે તમે અનુવાદ કહો છો જ્યારે કોઈ ડીએનએ પોતાની જાતને ફરીથી નકલ કરે છે ત્યારે આને તમે પ્રતિકૃતિ કહો છો હવે જો કોઈ આ પ્રક્રિયાઓના તફાવતોની તુલના કરે છે તો ચાલો આપણે પ્રોકેરિયોટિક સેલમાં કહીએ તેથી આ તમારો પ્રોકેરિયોટિક સેલ છે અને આ એક યુકેરીયોટિક સેલ છે તેથી પ્રોકેરિયોટિક કોષમાં ન્યુક્લિયસ તરીકે ઓળખાતું કશું જ હોતું નથી ડીએનએ સાઇટોપ્લાસમમાં ઢીલી રીતે બેઠેલું હોય છે ડીએનએ એમઆરએનએમાં નકલ થાય છે તેથી ટ્રાન્સક્રિપ્શન સાયટોપ્લાસમમાં જ થાય છે અને પછી એમઆરએનએ વાંચવામાં આવે છે અને તેનો ઉપયોગ પ્રોટીનની રચના માટે થાય છે સાયટોપ્લાઝમમાં પણ ભાષાંતર થઈ રહ્યું છે તેથી આ સાયટોપ્લાસમમાં જેવું છે પરંતુ યુકેરીયોટ્સના કિસ્સામાં તમારી પાસે ન્યુક્લિયસ હોય છે અને પછી તેમાં આ છિદ્રો હોય છે જેને તમે પરમાણુ છિદ્ર તરીકે ઓળખાવો છો ડીએનએ ન્યુક્લિયસમાં બેઠો છે ટ્રાન્સક્રિપ્શનની પ્રક્રિયા એમઆરએનએની એમઆરએનએ પ્રક્રિયાની રચના 5 પ્રાઇમ કેપિંગ 3 પ્રાઇમ પોલિ એ ટેઇલ પોસ્ટ ટ્રાન્સક્રિપ્શનલ ફેરફારો ન્યુક્લિયસમાં જે કંઇ પણ થઇ રહ્યું છે તે પછી એકવાર એમઆરએનએ તૈયાર થઈ જાય પછી તે ન્યુક્લિયસમાંથી સાઇટોપ્લાસમમાં બહાર આવે છે અને પછી સાયટોપ્લાઝમમાં કાં તો મફત રિબોસોમ્સ હશે જેમાં એમઆરએનએ જશે અને અનુવાદની પ્રક્રિયા થશે અથવા તે તે રિબોસોમ્સ પર જશે અને બેસશે જેને તમે રફ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ કહો છો તેના પર બેઠા છે તેથી તમે આ 2 માંથી કોઈ પણ એક ક્ષેત્રમાં પ્રોટીન સંશ્લેષણ કરી શકો છો કાં તો સાયટોપ્લાસમમાં અથવા રફ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમમાં તેથી આજની વિડિઓમાં આપણે જે શીખ્યા છીએ તે એ છે કે ટ્રાન્સક્રિપ્શનની પ્રક્રિયા દ્વારા જે પ્રવર્તકથી શરૂ થાય છે જ્યાં આરએનએ પોલિમરેઝ જોડાય છે અને આ આરએનએ પોલિમરેઝ ડીએનએના સેરને અલગ કરે છે તેમાંના એકને ટેમ્પલેટ તરીકે ઉપયોગ કરે છે અને પછી 5 પ્રાઇમથી 3 મુખ્ય દિશા સુધી તે રાઇબોન્યુક્લિઓટાઇડ્સને પોલિમરાઇઝ કરવાનું શરૂ કરે છે જે આરએનએ મોલેક્યુલની રચના તરફ દોરી જાય છે તેથી ટ્રાન્સક્રિપ્શનમાં ડીએનએમાં જે પણ સૂચના સંગ્રહિત કરવામાં આવી હતી તે સિંગલ ફસાયેલા એમઆરએનએ મોલેક્યુલમાં નકલ કરવામાં આવી છે અને પછી યુકેરીયોટ્સના કિસ્સામાં આ એમઆરએનએ પર વધુ પ્રક્રિયા કરવામાં આવે છે કારણ કે તેને ટ્રાન્સક્રિપ્શનલ ફેરફાર પછીની પ્રક્રિયા દ્વારા ન્યુક્લિયસની બહાર જવાની જરૂર પડે છે આશા છે કે આ તમને સેન્ટ્રલ સિદ્ધાંતના પ્રથમ પગલાને સમજવામાં મદદ કરશે જે ટ્રાન્સક્રિપ્શન છે આગામી વીડિયોમાં આપણે અનુવાદ વિશે વાત કરીશું